અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટર મારું નામ રામ સતીશ છે હું આઈઆઈટી રૂરકી આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગનો સહાયક અધ્યાપક છું આજે હું તુર્કીના સેલ્ફ હેલ્પ હાઉસિંગ વિષે વાત કરીશ ખરેખર આ વ્યાખ્યાન એક અધ્યાયમાંથી સમજણના આધારે બનાવેલું છે કે જે હસન અને કેસિડી જોહ્ન્સન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેનું સંપાદન માઈકલ લિયોને થિયો શિલ્ડમેન અને કેમિલો બોનો દ્વારા કરવામાં આવ્યું હતું તેથી તે તુર્કીના કોઈ વિશિષ્ટ ભૌગોલિક પાસા પર કેન્દ્રિત છે અને તમે જાણો છો એમ તુર્કી ભુંકંપ સંભવિત વિસ્તાર છે વારંવાર ધરતીકંપો અને તુર્કીનો ચોક્કસ ભાગ ફોલ્ટ લાઇન પર આવેલો છે તેથી આપણે અહીંયા સેલ્ફ હાઉસિંગની પુનર્નિર્માણ પદ્ધતિઓ કેવી રીતે કાર્ય કરી શકે તેની વાત કરશું તેથી લેખકો તુર્કીનો ૧૯૯૯નો માર્મરા ભૂકંપ સામે રાખે છે અને અસર પછી વિરોધીને અનુસરો કે જે તેના પરિણામોથી પ્રભાવિત છે તમે જોઈ શકો છો એમ ૭ ૪ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપમાં ભારે વિનાશ થયો છે જેમાં લગભગ ૧૭ ૪૮૦ લોકો માર્યા ગયા છે તેથી જયારે ભુકંપ આવે છે ત્યારે સંપત્તિનું નુકશાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ટરનું ભારે નુકશાન તમે જોઈ શકો છો જો તમે ૧૯૭૦થી તુર્કીમાં આવેલા મોટા ભૂકંપના ઘટનાક્રમ પર ધ્યાન આપો તો ગેડિઝ થી શરૂ કરીને જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ ૭ ૨ છે અને ૧૯૯૨માં આપણે ફરીથી અનુભવીએ છીએ ૧૯૯૯માં લગભગ રિક્ટર સ્કેલ પર ૭ ૨ની તીવ્રતા અને કોકાઇલી ભૂકંપમાં તમે લગભગ ૧૫૦૦૦ નુકશાનીગ્રસ્ત મકાનોનોમાં ભારે નુકશાન જોઈ શકો છો જે ૧૯૯૮માં હતું એ જ ઓગસ્ટ 17 અને નવેમ્બર કહે છે ૧૯૯૯માં સતત આ અદાના ક્ષેત્રમાં અને કોકેલીઅને ડુઝેસપ્રાંતોને અસર થઈ છે અને ભારે નુકશાનમાં તમે જોઈ શકો છો એમ ૫૦૦૦૦ અને ૧૫૦૦૦ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે અને ૬૫૫૦૦૦ લોકો બેઘર બન્યા છે આ પ્રકારના આંકડા આપણને મળે છે તુર્કીમાં આપણી પાસે આપત્તિ કાયદો છે કાયદા ક્રમાંક ૭ જણાવે છે કે કેન્દ્ર સરકાર આપત્તિ પછીની પ્રવૃત્તિઓના સંચાલન માટે જવાબદાર હોવી જોઈએ અને તેઓએ આ વિશેષ અધિકાર દ્વારા કરવું પડશે તેઓ તેને અસરગ્રસ્ત પ્રદેશોમાં કાયમાંકમ્ કહે છે તેથી આ કાયદા હેઠળ તેઓ ૨ વિભાગોને જોતા હતા એક આપત્તિની અસર પછીની તાત્કાલિક સહાય જેમ કે ટૂંકા ગાળાની રિકવરી રાહત પ્રવૃતિઓ અને કામચલાઉ આશ્રયસ્થાનોની જોગવાઈ કે જે પુનર્વસનનો એક ભાગ છે અને અમુક પ્રકારના કામચલાઉ આવાસો આ બધીજ પ્રવૃતિઓ આ વર્ગ હેઠળ તપાસવામાં આવે છે બીજું પાસું છે મકાન બાંધકામ મકાન બાંધકામમાં તે કાયમી અથવા લાંબા ગાળાના આવાસોના પુનર્નિર્માણ અને ક્ષતિગ્રસ્ત ઇમારતોને મજબુત બનાવવા અને પુનરરચના તરફ ભાર આપે છે અને સીટુ પ્રક્રિયામાં સ્થાનાંતરિત થવું કે કેમ તે અંગેના કેટલાક મહત્ત્વના નિર્ણયો માટે કેન્દ્ર સરકાર આ બે કેટેગરીઝ ને ધ્યાન માં લે છે અને તે પછી નુકસાનની આકારણીના આધારે નવું મકાન મળવાપાત્ર છે આ કાયદો જણાવે છે કે તેઓએ એક માપદંડ સ્થાપિત કર્યો છે એક મકાનમાલિક છે કાનૂની અને ગેરકાયદેસર બાંધકામો બંનેને આવરી લે છે જ્યારે ગેરકાયદેસર બાંધકામોનો નાશ થયો છે ત્યારે એ સ્વાભાવિક છે કે પછી ભલે તે આ કાર્યકાળની હોય કે ના હોય છતાં તે માન્ય છે ઘરોને ખરાબ રીતે નુકસાન થયેલું હોવું જોઈએ અથવા તો તે પડી ગયા હોવા જોઈએ તેથી નુકસાનની તીવ્રતા પણ ધ્યાનમાં લેવામાં આવે છે ઉદાહરણ તરીકે માલિક હમણાં પૂરતું 20 વર્ષની ચુકવણીની શરતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે જો તે કાયમી પુનર્નિર્માણ કરી રહ્યો હોય અને આ પુનર્નિર્માણ પબ્લિક પ્રાઇવેટ ભાગીદારીથી થઇ રહ્યું હોય કે લોન અથવા ક્રેડિટ સુવિધાઓથી તો તમે કેવી રીતે ચોક્કસ આવાસ યોજનાઓ બનાવી શકો છો કે જેથી તે ૨૦ વર્ષ સુધી હપ્તા ભરી શકે અથવા તેઓની ક્ષમતા તમે જાણી શકો અને ખાસ કરીને ૧૯૯૯માં થયેલા મોટા વિનાશને કારણેઆ ચોક્કસ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે લગભગ ૨૦૦૦ની આસપાસ કે જ્યાં માત્ર ગ્રામીણ વિસ્તારોના મકાનમાલિકો કે જેઓ મ્યુનિસિપલ સીમાની બહાર રહે છે તેઓ જ સહાય માટે લાયક છે આનો અર્થ એ છે કે રાજ્યના સહયોગથી કેન્દ્રિય સ્તરે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મકાનમાલિકોને પણ કેવી રીતે ધ્યાનમાં લઇ શકાય તેથી જ્યાં મ્યુનિસિપલ અને મકાન બાંધકામ દેખરેખ અસ્તિત્વમાં છે તેનો વીમો લેવો જરૂરી છે શહેરી વિસ્તારોમાં જે પણ મકાનો છે તે પાલિકાની દેખરેખ હેઠળ છે તેવા મકાનોનો વીમો લેવાની જરૂર છે તેથી તુર્કીશ આપત્તિ ભંડોળ હેઠળ પોલિસી ડ્રાફ્ટ કરવાનું શરુ કર્યું છે જેથી તેઓ વળતર મેળવી શકે તેથી તે રીતે વીમો વીમાનો વિચાર ખાસ કરીને કોઈપણ વ્યક્તિ આપત્તિ અધિનિયમ હેઠળ હાઉસિંગ વીમામાં રોકાણ કરી શકે છે કે જેથી તેઓ નવું મકાન બનાવવા માટે અથવા તે મકાનની મરામત કરવા માટે થોડું વળતર મેળવી શકે અને તુર્કીની સૌથી સામાન્ય બાબત જો આપણે જોઈએ તો સ્થળાંતર અને આ સ્થળાંતર અંગે કોઈપણ વ્યક્તિ કેવી રીતે નિર્ણય લઈ શકે છે તેઓએ બતાવેલા મહત્વના ત્રણ માપદંડમાંથી એક માપદંડ પ્રમાણે જૂનું સ્થાન ભવિષ્યની આપત્તિ માટેનું જોખમકારક છે વિચારો કે જો જૂનું સ્થાન સંભવિત વિસ્તારમાં હોય અથવા તે બરાબર ફોલ્ટ લાઈન પર આવેલું છે અથવા તે અસ્થિર જગ્યાએ આવેલું છે અહીંયા આપણે વસેલા છીએ અને પછી જ્યારે જૂનું સ્થાન સંપૂર્ણપણે નાશ પામે છે અને જો તે થઇ ગયું છે તો કાટમાળ દૂર કરવામાં અને તે જ બાંધકામ ફરીથી બનવામાં ખૂબ સમય લાગશે કલ્પના કરો કે તે એક વિશાળ સંપત્તિ છે કે જેનો નાશ થયો છે તો સામાન્ય રીતે કાટમાળ દૂર કરવામાં ૬ ૭ મહિનાનો સમય લાગી શકે છે તેથી તેવા કિસ્સામાં આપણે સ્થળાંતર વિષે વિચારવું જોઈએ કે જેથી તેઓનું અસ્થાયી રૂપે સ્થળાંતર થઇ શકે અથવા જ્યારે સરકારની માલિકીની જમીન પર સ્થળાંતર કરવાની તક હોય ત્યારે આ સ્થળાંતર સામાન્ય છે અને મોટે ભાગે તે પસંદ કરવામાં આવે છે કારણ કે સરકારને જમીન ખરીદવા માટે કોઈ ચૂકવણી કરવી પડતી નથી તેથી તેઓ સરકારી જમીનને પસંદ કેર છે તેથી જો સ્થળાંતર હેતુ માટે જમીન ઉપલબ્ધ છે અને જો તે સરકારી જમીન હોય તો તેને પસંદગીમાં અગ્રતા આપવામાં આવે છે ટર્કીમાં ખરીદીની ૨ પદ્ધતિઓ છે એક છે સામૂહિક આવાસ અને બીજી છે સેલ્ફ હેલ્પ ચાલો સામૂહિક આવાસ પદ્ધતિ શું છે તેના વિષે ચર્ચા કરીયે આ પ્રક્રિયામાં સરકાર જાહેર બાંધકામ અને સેવા મંત્રાલયના સહયોગથી જમીન સંપાદન કરે છે હવે તેનું નામ બદલીને પર્યાવરણ અને શહેરી આયોજન મંત્રાલય કરવામાં આવ્યું છે કે જે ડિઝાઇન સ્પષ્ટીકરણો અને ખર્ચ અંદાજ પણ પ્રદાન કરે છે અને આ સ્થળો જમીનની ઉપલબ્ધતા અને સલામતી દ્વારા નક્કી કરવામાં આવે છે ભૂકંપના જોખમની દ્રષ્ટિએ તે ક્યાં પ્રકારનો ભૂપ્રદેશ વિસ્તાર છે ક્યાં પ્રકારની ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિઓ છે મૂળભૂત રીતે મોજણી કરનાર માહિતી પ્રદાન કરે છે અને તેને કઈ રીતે સામૂહિક આવાસ પ્રોજેક્ટ્સ માટે ઉપયોગમાં લઇ શકાય તેથી જયારે હું કરારની વાત કરું છું ત્યારે કોન્ટ્રાક્ટર્સ સીધા જ ઘરો પુરા પડે છે સેલ્ફ હાઉસિંગમાં પરિવારો તેમની પોતાની જમીન પર અથવા સ્થળાંતર થયેલ ગામોમાં પુનર્નિર્માણમાં કરે છે ત્યાં જુદી જુદી સુવિધાઓ છે તેમાંની એક ઈવાયવાય છે અને તે કોઈ ચોક્કસ પ્રકારની લોન સુવિધા માટે છે અને પરિવારો તૈયાર મકાન ખરીદવા માટે સરકારની ક્રેડિટનો ઉપયોગ કરે છે તેઓ લોન લઈને ખરીદી કરે છે તેવી જ રીતે ઘરની ડિઝાઇન અને સાથે તકનીકી અને વ્યવસ્થાપનની મદદ સામાન્ય રીતે સરકાર તરફથી ઉપલબ્ધ હોય છે કારણ કે સરકાર તેઓને કેવી રીતે બનાવવું અને કયા પ્રકારની માળખાકીય માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું છે તે સમજાવીને જતી રહે છે તેઓ બાંધકામના વિવિધ તબક્કાઓ નક્કી કરે છે અને તે પ્રમાણે પ્લીથ લેવલ પર અમે તમને આટલી રકમ આપી શકીયે અને આ તબ્બકે અમે તમને શું આપી શકીયે આ રકમનો એક ભાગ છે અને સ્લેબ પૂરો થાય પછીની આ રકમ છે આ રીતે તેઓ તેને તબક્કાવાર રીતે અને ટકાવારી ધોરણે વિભાજીત કરે છે તેથી આ પ્રક્રિયા હેઠળ મકાનના કોન્ટ્રાક્ટર જાહેર બાંધકામ અને સેવા મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવશે જે માલિક વતી બાંધકામનું વ્યવસ્થાપન કરશે જ્યારે સામૂહિક આવાસ અભિગમમાં ઘણા મુદ્દાઓ છે જેમનો એક મુદ્દો પ્રોજેક્ટ્સ મુખ્યત્વે સામાન્ય માહિતી સાથે વિકસિત કરવામાં આવે છે અને તે સામાન્ય સમજણ પ્રમાણે છે આટલા મકાનો ધરાશાયી થયા અને આટલા લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા તેઓ સ્થાનિક પરિસ્થિતિને વધારે ધ્યાનમાં લેતા નથી તે કેવા પ્રકારનું વાતાવરણ છે લોકોની અને સમુદાયની પરિસ્થિતિ શું છે તેઓ કયા પ્રકારની આજીવિકાથી સંબંધિત છે શું તે તેમની આજીવિકાને અસર કરશે તે બાળકોના શાળાના વાતાવરણને અસર કરશે તો આ એક મુદ્દો છે અને બીજો મુદ્દો છે વિતરણ પ્રક્રિયા લોટરી પદ્ધતિ દ્વારા ઘરોનું વિતરણ કરવામાં આવે છે દાખલા તરીકે નંબર ૫૬ આ તમારું ઘર નંબર ૫૨ તેથી તે ગમે તે પ્રકારનું સમાધાન હોવા છતાં લોટરી પ્રક્રિયા પાડોશીઓ કોણ હતા તે પાસ ને અવગણે છે તેથી અહીંયા તે સામાજિક એકરુપતાને તોડે છે કારણ કે જૂની વસાહતમાં કોણ રહેતું હતું ને હવે કોણ હશે તે કોઈ બીજા સમૂહ સાથે પણ રહી શકે છે તેઓ અંતે સંપૂર્ણપણે અલગ સમુદાય સાથે હોય શકે છે અને અહીંયા તમે જાણો છો એમ થોડી સમાયોજનની પ્રક્રિયા છે જે અપરિચિતો વચ્ચે થોડું ઘર્ષણ લાવી શકે અને ઘણા લોકો માટે આ સારું છે પણ ઘણા લોકોને ખુબ સમય લાગશે ખાસ કરી ને એવા લોકોને કે જેમનો ધર્મ અને જીવનશૈલી ભિન્ન છે તે અસરગ્રસ્ત સમુદાયોની પસંદગીઓ અને જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને પણ અવગણે છે કારણકે પ્રોજેક્ટ યોજના પ્રક્રિયા દરમ્યાન તેમની સલાહ લેવામાં આવતી નથી વિચારો કે કેટલીક સ્ત્રી મરી ગઈ છે અથવા મારો મતલબ છે કે કેટલીક સ્ત્રી તેના બાળકો સાથે એકલી રહી ગઈ છે અને જો પતિ ભૂકંપમાં મરી ગયો હોય અને જો તે વ્યવસાયી હોય અને તેનો વ્યવસાય પણ જતો રહ્યો છે તો તે સ્ત્રીનું શું થશે તેથી ભૂકંપ પહેલાની ને પછીની પરિસ્થિતિ બદલાય ગઈ છે તેથી તેઓ તેણીને ક્યાં પ્રકારના સહયોગની જરૂર છે તેને વાતને ધ્યામાં નહિ લે તેને નજીકના આસપાસના વિસ્તારોમાં કુટુંબની સહાયની જરૂર છે કે અથવા તેણીને સારા પાડોશની જરૂર છે તે તેની આજીવિકા કઈરીતે ચલાવશે તે જરૂરી છે આ તમામ પાસાઓને પ્રાધાન્ય આપવામાં આવતું નથી કારણ કે તે ક્યારેય પણ ચર્ચાયા નથી ઘરોની રચના બાહ્ય સામાજિકકરણની સુવિધા આપતી નથી કે જે તમને સમજાવે છે કે આમાંથી મોટાભાગના એપાર્ટમેન્ટ મોડેલ્સ માટે જાય છે જે સામાન્ય રીતે ત્રણથી ચાર માળના હોય છે કે જ્યાં તેઓએ દાદરથી જવું પડશે તેથી પહેલાં તેઓ કદાચ અલગ સેટઅપમાં રહેતા હોત જેથી સમાજીકરણ પ્રક્રિયા પણ ધીરે ધીરે નબળી પડે છે અને આ ઘરો માટેની ચૂકવણી ઘણીવાર ખૂબ વધારે હોય છે અને ખાસ કરીને એવા લોકો માટે કે જેમને પરવડી શકે તેમ નથી તેથી અહીંયા ગરીબીની પરિસ્થિતિને લીધે તેઓએ કેટલાક વધારાના હપ્તા ભરવા પડશે અને તેઓએ મેન્ટેનન્સ બિલ વ્યક્તિગત મેન્ટેનન્સ બિલનું પણ ચૂકવવું પડશે તેથી આ બધું મોટી રકમમાં ઉમેરાય છે જોકે હાઉસિંગ એકમો સમાન રકમના હોય છે પરંતુ પરિવહન લિંક્સની નિકટતાના આધારે મૂલ્ય અલગ પડે છે વિચારો કે જો આપણે ૨૩ જુદા જુદા ક્લસ્ટરો વિકસિત કરી રહ્યા છીએ જેમાનું એક ક્લસ્ટર હાઇવે અને રોડ નેટવર્કની ખૂબ નજીક છે અને બાકીના બે જમીનની ઉપલબ્ધતાને આધારે અંતરિયાળ છે તેથી તેમનું મૂલ્ય જુદું જુદું છે તેથી જે વ્યક્તિને માર્ગ નેટવર્ક અથવા પરિવહન સુવિધા અથવા રેલ્વે સ્ટેશન અથવા મેટ્રો કોરિડોર નજીક જવાનો લાભ મળ્યો તો તેનું મૂલ્ય વધારે હશે જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે તેના કરતા તેની સંપત્તિનું મૂલ્ય ઘણું ઉંચુ છે જ્યારે આપણે સેલ્ફ હેલ્પ ગૃહ નિર્માણ પદ્ધતિનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણે જોયું કે તુર્કી સૌપ્રથમ કેન્દ્ર સરકાર છે જે આ મંત્રાલયો અને આપત્તિ બાબતોના જનરલ ડિરેક્ટર અને રાજ્ય કક્ષાના સ્થાનિક રાજ્યપાલ સાથે છે તેઓ ૩ જુદા જુદા વિકલ્પોને જુએ છે એમનો એક રોકડ ક્રેડિટ્સ ઘરના માલિકને સીધા નાણાકીય ક્રેડિટ્સ માટેનો છે તેથી તેઓ શું કરી શકે તેઓ પ્રોપર્ટી ડેવલપર પાસેથી નવું મકાન ખરીદી શકે છે જયારે બીજો વિકલ્પ છે કે બાંધકામ માટે તકનીકી સપોર્ટ અને તબક્કાવાર થોડી ચુકવણીનો છેજેથી તે ઘરનું બાંધકામ પૂર્ણ કરવા માટે મકાનમાલિકને આપી શકાય અને તે ફરીથી ક્યાંતો લાભાર્થી દ્વારા બાંધકામ અથવા તે ભાડે રાખનારા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરોના ડિઝાઇનરો પર આધાર રાખે છે તો આ રીતે એ અલગ પ્રક્રિયા છે ૩જા વિકલ્પમાં તે સંપૂર્ણપણે સરકાર સંચાલિત બાંધકામ છે તેથી અહીંયા તેઓ કોન્ટ્રાક્ટરોપર આધાર રાખે છે તેથી તે એજન્સી સંચાલિત પ્રક્રિયા કરે છે અને તેઓ ઘર સમાપ્ત કરે છે અને તેઓ તેને ઘરના માલિકને સોંપે છે તેથી આ રીતે સેલ્ફ હેલ્પ પદ્ધતિની કલ્પના કરવામાં આવી છે અને આ પ્રક્રિયામાં પણ ખાસ કરીને આ હાઉસિંગ પ્રક્રિયામા ૨૦૦૦ના કાન્કિરી ભૂકંપ પછી ત્યાં થોડી ત્રુટીઓ પણ છે એક સરકાર દ્વારા આપવામાં આવતી ગૃહોની ડિઝાઇનમાં સ્થાનિક ગ્રામીણ જીવનશૈલીને બહુ ઓછું મહત્વ આપવામાં છે અને જ્યારે પરિવારો તેમની પોતાની ડિઝાઈનનો પસંદ કરી શકે છે ત્યારે આર્કિટેક્ટને ભાડે લેવાનો સમાવેશ થાય છે તેમને મેનેજ કરવા માટે ચૂકવણી માલિકે કરવી પડશે તેથી જયારે કુટુંબને તેમની પોતાની ડિઝાઇન પસંદ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે તેમ છતાં તમણે આર્કિટેક્ટ અથવા કોર્ન્ટ્રાક્ટર માટે ચૂકવણી કરવી પડશે અને આ પ્રક્રિયામાં જો કે સરકાર તેમને તાલીમ આપવા તૈયાર છે અથવા તકનીકી સપોર્ટ કેવી રીતે બનાવવો તે અંગે માર્ગદર્શન આપવા માંગે છે પરંતુ માલિકોને ભૂકંપથી સુરક્ષિત બાંધકામો અને ડિઝાઇન વિશે શિક્ષિત કરવામાં લાંબો સમય લાગે છે કારણ કે તે તેમના સાક્ષરતા સ્તર પર આધારિત છે સામાજિક સહયોગ પર આધાર રાખે છે તેઓ વાટાઘાટમાં કેવી રીતે આવે છે મારો મતલબ એમ છે કે સરકાર સાથે પણ સંપર્ક કરવા તેઓને કેટલીક વ્યવસ્થાપક તકનીકો જાણવાની જરૂર છે કે તેઓ કેવી રીતે પ્રોજેક્ટ્સનું સંચાલન કરી શકે અને ઘણા કિસ્સાઓમાં એવું નોંધવામાં આવ્યું છે કે કોન્ટ્રાકરો થોડી થાપણો લઈને ભાગી જાય છે અથવા મૌખિક કરાર સમજૂતી પછી પણ તેઓ ભાગી જાય છે તે રીતે આખો પ્રોજેક્ટ અધૂરો રહી જાય છે અને મહત્વપૂર્ણ નિર્ણયો જેમ કે સ્થળાન્તર કરવું કે નહિ ક્યાં સ્થળાન્તર કરવું વગેરેમાં માલિકને સમેલિત કરવામાં આવતો નથી જે એક મહત્વપૂર્ણ બાબત છે ૧૯૯૯ના ભૂકંપ પછી ડુઝસે પ્રાંતમાં તમે જોઈ શકો છો કે કેન્દ્રો અને ગામડાઓ અને જિલ્લાના અમારી પાસે આંકડા છે નુકસાનનાં આંકડા આ ટેબલમાં આપવામાં આવ્યા છે અને ઘરનું નિર્માણ કેન્દ્ર સરકારની નાણાકીય સહાય દ્વારા કરવામાં આવે છે જે એક સરકારી સમૂહ આવાસ પ્રક્રિયા છે જે આશરે ૮૦૦૪ છે જે આ માટે લાયક છે ખરાબ રીતે નુકસાન પામેલા મકાન અથવા ધરાશાયી મકાનના માલિક સેલ્ફ હેલ્પમાં સમાન રીતે તે લગભગ અડધા ટકા કરતા ઓછું હતું કે જ્યાં તેઓ ખરાબ રીતે નુકસાન પામેલા અથવા ધરાશાયી થયેલા મકાનના મકાન માલિક છે જયારે ૪૮૭૪ માટે મરામત અને પુનસુધારણા પ્રક્રિયા જે અર્ધ ક્ષતિગ્રસ્ત મકાનના માલિક માટે છે કે જ્યાં પુનઃનિર્માણ શક્ય છે તો અહીંયા સ્વ મંજૂરીની ભાવનાનો અહેસાસ થયો સેલ્ફ હેલ્પ વિકાશ પ્રક્રિયા અને કે જ્યાં નવા અભિગમો નવી ભાગીદારીનો વિકાસ થયો છે આપણે ડુઝેસ પ્રાંતના ૩ જુદા જુદા દ્રષ્ટાંતો વિષે ચર્ચા કરીશું જો તમે આખી પ્રક્રિયા જોવો તો આપતીકાળમાં અથવા કોઈ પણ સમયે તે કોઈની માલિકી છે કે કેમ તેના પર કેન્દ્રિત છે અને શું તે ખોવાઈ ગયું છે અને જેથી તેને વીમાના રૂપમાં વળતર મળી શકે કોઈપણ સ્વરૂપમાં તો પછી તો ભાડુતનું શું તમે જાણો છો કે તેની પાસે ઘર નથી અને તેની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવે છે તેથી ત્યાં કોઈએ પણ આ ઉપેક્ષિત થયેલા ભાડુઆતના સમુદાયને ધ્યાનમાં લેવો જોઈએ અને તેઓને કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવતા નથી તો ત્યાં તુર્કીમાં વિવિધ એજન્સીઓ આગળ આવી છે તેના માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને મકાન ગુમાવનારા ઘરના માલિકોની જ નહીં પરંતુ તે એપાર્ટમેન્ટમાં રહેતા ૭ ૮ ભાડુઆત અથવા ૨૦ ભાડુઆતનું પણ ધ્યાન રાખવાની જરૂર છે તો એમનું શું કે જે ઘર વિહોણા બન્યા છે તેથી આપણે હવે જે ત્રણ કેસ સ્ટડીઝ પર ચર્ચા કરીશું એક બીસીલર છે જે ડુઝેસના કેન્દ્રમાં છે જ્યાં ૧૬૮ રો હાઉસ આપવામાં આવ્યા છે અહીંયા એક આંતરરાષ્ટ્રીય એનજીઓ સ્થાનિક સરકાર સાથે ભાગીદારીમાં છે ગોલયાકા માં આશરે ૫૭ જેટલા ઘરો છે આ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત અલગ રાખવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એનજીઓ અને સમુદાય અને યુનિવર્સિટીઓ આમાં કાર્યરત છે યુએમકોર ડૂઝેસ પેરિ શહેરી વિસ્તાર કે જ્યાં આશરે ૨૨૦ અલગ મકાનો છે અહીં આંતરરાષ્ટ્રીય એનજીઓ વત્તા સમુદાય તેથી આ સેલ્ફ હેલ્પ હાઉસિંગ પ્રક્રિયાની ત્રણ રચનાઓ છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું પ્રથમ કિસ્સામાં ડુઝેસ બીસીલર ઘરો સામાજિક હાઉસિંગ પ્રોજેક્ટથી તૈયાર થયા છે આંતરરાષ્ટ્રીય બ્લુ ક્રેસન્ટ ડુઝેસ પાલિકાના સહકારથી કાર્ય કરે છે અને કેથોલિક રાહત સેવાઓને સરકારી યોજનામાં બાકાત હોય તેવા વંચિત પરિવારો માટે ૧૬૮ મકાનો અને સમુદાય કેન્દ્રના પ્રોજેક્ટને સાકાર કરવા માટે મોટી રકમનું દાન આપવા પ્રોત્સાહિત કર્યા તેથી અહીંયા તેઓએ આ નાના લોકો પાર ધ્યાન કેદ્રિત કર્યું છે સંપૂર્ણ પ્રોજેક્ટ વ્યવસ્થાપનમાં તેઓ એક બાજુ જમીનની મદદ અને જમીનની ફાળવણી માટે સ્થાનિક સરકાર સામે જોવે છે અને આંતરરાષ્ટ્રીય સમર્થન કેથોલિક રિલીફ સર્વિસીસ નાણાકીય સહાય તરફ નજર કરી રહ્યું છે અને તેઓ પુનર્નિર્માણના કાયમી મકાનો તરફ ધ્યાન આપી રહ્યા છે અને સાકાર્યા યુનિવર્સિટી સ્થાન યોજનાઓ આર્કિટેક્ચરલ અને માળખાકીય અને શક્યતા અભ્યાસ કરવા માટે તકનીકી સહાય પૂરી પાડે છે જ્યારે લાંબા ગાળાના વિકાસ માટે પ્રોજેક્ટ પછી સ્થાનિક એનજીઓની સ્થાપના કરવામાં આવી છે અને જે તેની જાળવણી પ્રક્રિયાને પણ જોવે છે તેથી અહીંયા સમુદાયોએ ખરેખર આ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને આ પ્રકીયામાં પણ જે બન્યું તે મહત્વનું છે થોડી ટીકાઓ પણ જોવા મળી પ્રોજેક્ટના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં બાંધકામમાં તેઓ ક્યુ કામ કરશે અને તેમના ઘરને કેવી રીતે પૂરું કરવું તે સિવાય પરિવારો મોટા ભાગે ગેરહાજર હતા આ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ અલગ આજીવિકાની પૃષ્ઠભૂમિમાંથી આવેલા હોઈ શકે છે તેથી હકીકતમાં આ સમગ્ર પ્રક્રિયામાં તે લોકોની ખુબ ભાગીદારી જોઈ શક્યા નહી કારણ કે તેમને તકનીકી તાલીમ લેવાની જરૂર છે અને તેઓ તે જાણતા ન હોય શકે અને બીજું પાસું એ છે કે આ પ્રોજેક્ટની કલ્પના ફક્ત ૧૬૮ મકાનો માટે કરવામાં આવી હતી પણ લગભગ ૧૩૭૭ લોકોએ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે અરજી કરી હતી તમે જુઓ તો આ સમગ્ર પ્રક્રિયામાં જ્યારે તમે નાના લોકો કે જે ભાડા જૂથ છે તેમના માટે આ પ્રકારના પ્રોજેક્ટને વિતરિત કરવાનું જોઈ રહ્યા છો ત્યારે તમે હિસ્સેદારોની સંખ્યા અંગે નિર્ણય કેવી રીતે લેશો તેથી તેઓએ અહીંયાથી શરૂઆત કરી તેઓએ આ તમામ લાભાર્થી જૂથોને આવેદનપત્ર ભરવા આગળ આવવા આમંત્રણ આપ્યું તેથી આર્થિક સ્થિતિથી શરૂ કરીને નીચી આર્થિક પૃષ્ઠભૂમિ અને તેમની હાલની પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખીને અગ્રતા આપવામાં આવી અને ફક્ત ૧૬૮ને લાયક ઠેરવવામાં આવ્યા તો બીજા માટે શું અંદાજે ૧૩૦૦એ અરજી કરેલી કે જે મકાન મલિક નથી અને તેઓ આ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની યોજનાઓ માટે લાયક ઠરતા નથી અને લાભાર્થીઓ દ્વારા બેયડર વસાહતની મંડળની શરૂઆત કરવામાં આવી કે જેની રચના સમાધાનની સંચાલકીય અને નાણાકીય જવાબદારીઓ લાંબા લાંબા ગાળે જોવા માટે કરવામાં આવી છે પરંતુ તે પછી પણ તેઓને સમુદાયના સંગઠનને જાળવવામાં સહાય માટે લાંબા ગાળે સતત ઇનપુટની જરૂર છે અને તમે જાણો છો એમ તેઓએ માત્ર ડિલિવરી પર જ નહીં પણ લાંબા ગાળાના ઇનપુટ પર ધ્યાન આપવું પડશે તેને રીતે ટકાવી શકાય બીજો દ્રષ્ટાંત ડુઝેસ ગોલયાકાના એકતા ઘરનો પ્રોજેક્ટ અહીંયા તેનું નામ ઇમેસે એવલેરી પ્રૉજેસી છે જે એકતા ઘરનો પ્રોજેક્ટ છે તે એકતા માટેના સ્વયંસેવકોના સંગઠન એવીએસ દ્વારા અને તુર્કી ઓર્ગેનાઇઝેશન ના ગેલ્ડરલેન્ડ સહાયની ભાગીદારીથી બનાવવામાં આવ્યો હતો કે જેમાં તે જ પ્રાંતમાં રહેતા તુર્કીના લોકો પાસેથી નાણાં એકત્રિત કરવામાં આવ્યા છે તેથી તેમની પાસે એવા લોકો છે કે જે વિદેશોમાં વસવાટ કરે છે તેઓએ ચોક્કસ ભંડોળ એકત્રિત કર્યું છે અને તેઓએ અહીંયા આવાસ યોજના સાથે ભાગીદારી કરી છે કે તેઓએ દરેક ગામના મુખી અને ગોલયાકાના મેયર પાસેથી અમુક પ્રકારનો સમજુતી પત્ર મેળવ્યો છે સૌપ્રથમ પ્રોજેક્ટના સ્થળ માટે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મકાનો તે જ ગામની હદમાં બનાવવામાં આવશે કેમ કે તે પડી ભાંગ્યા છે જે નંબર ૧ છે અને બાંધકામની પદ્ધતિ કે જેમાં ગામડાઓ નિર્માણમાં સક્રિય ભાગ લેશે તેથી અહીં એવું બન્યું કે ગામલોકોએ જ કીધું હતું કે દરેક કુટુંબમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ તેનો ભાગ હશે બાંધકામ પ્રક્રિયા અને ભંડોળના સંચાલનમાં ભાગ સરકાર દ્વારા આપવામાં આવતી ક્રેડિટ અને દાનની રકમ ગામના એક પ્રતિનિધિ એવીએસ અને ગેલ્ડરલેન્ડ પ્રતિનિધિ મંડળ અને ગવર્નરશીપ દ્વારા વહેંચાયેલા ભંડોળનો વહીવટ સંચાલિત કરવામાં આવશે તેથી જૂથમાં સમુદાયમાંથી એક ભંડોળ એજન્સીમાંથી એક આંતરરાષ્ટ્રીય એનજીઓ પ્રાયોજકમાંથી એક અને સ્થાનિક સરકારો હશે તેથી તે બધા વહેંચાયેલ ફંડ મેનેજમેન્ટ પ્રક્રિયાને પણ જોઈ રહ્યા છે તો નિર્ણય લેવાની પ્રક્રિયામાં તમામ રહેવાસીઓ એક સરખી રીતે ભાગ લેશે જાહેર કાર્યકર મંત્રાલયની દેખરેખ નીચે સ્વતંત્ર નિયંત્રણ સમિતિ તૈયાર થશે કે જે ઇજનેરો અને આર્કિટેક્ટ ચેમ્બરના પ્રતિનિધિઓને લઈને બનાવવામાં આવશે તેથી અહીંયા આપણે જોઈએ તો તેઓ પેટા જૂથોમાં ફેરવાય છે દરેક કુટુંબ એક વ્યક્તિ દ્વારા પુનર્નિર્માણમાં ફાળો આપશે એક ગામ ચોક્કસ સમિતિઓની રચના કરશે અને તે પછી આખી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય એનજીઓ અને રાષ્ટ્રીય એનજીઓ સાથે મળીને ગામના નેતાઓ અને સરકાર તરીકે જાહેર બાંધકામ અને સેવાઓ મંત્રાલયે તેની નાણાકીય પ્રક્રિયા વહેંચાયેલ વહીવટી પાસા પર પણ ધ્યાન આપ્યું હતું તેથી અહીંયા તેઓએ બંને બાજુને ધ્યાનમાં લીધી છે હિસ્સેદારો જેમ કે યુનિવર્સિટીઓ મીમર સિનન યુનિવર્સિટી તુર્કીની સૌથી પ્રાચીન યુનિવર્સિટી જેમણે પ્રોજેક્ટ વ્યાવસાયિકો આર્કિટેક્ટ અને ઇજનેરો સાથે આવાસ પ્રોજેક્ટ માટે વિવિધ તકનીકી ઇનપુટ્સ પણ પ્રદાન કર્યા છે બીજી બાજુ તમારી પાસે તુર્કી એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સની ચેમ્બર છે તેથી તે રીતે ગામના સમૂહો ફરીથી આ આવાસ બાંધકામ પ્રક્રિયાનો ભાગ છે તેથી જો તમે જુઓ તો તેમની પાસે ઘરોના બે તબક્કા છે જે વિકસિત થયા છે પ્રથમ તબક્કો જે તમે લાલ બિંદુ તરીકે જોશો અને બીજો તબક્કો તેથી આ એક પ્રકારનો સામાજિક નકશો છે અને તમે જોઈ શકો છો કે ગ્રામજનો પણ બાંધકામની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે તેથી જ્યારે તેઓ પોતાનું ઘર બનાવતા હોય ત્યારે તેઓ આત્મનિર્ભર છે તેથી આ પ્રક્રિયા દરમિયાન તેઓ હંગામી આશ્રયસ્થાનોમાં રહેતા હતા અને તેનાથી તેમને એક પ્રકારનો વિશ્વાસ મળ્યો છે જેમ કે તબકકા ૧ અને તબકકા ૨ ની કેટલીક યોજનાઓ અને તૈયાર થયેલા મકાનો તમે કઈ રીતે જોવો છો પછી ગમે તે સ્વૈચ્છિક સેવાઓ હોય તેઓએ એક મોડેલ શરૂ કર્યું છે કે કેમ કે જેમાં લોકો કઈ રીતે ભાગ લઇ શકે અને તેઓએ આ ત્રણ કારણો નક્કી કર્યા છે તેમાનું એક છે કે વપરાશકર્તાઓ બાંધકામના દરેક પાસાનું અવલોકન કરી શકે છે આમ માળખું અને સલામતીની વિશ્વસનીયતાની બાંયધરી અપાય છે જેથી તેઓએ બાંધકામના દરેક પાસાનું અવલોકન કરવાની જરૂર છે તે દરેક મકાનની કિંમત ઘટાડે છે અને પછી મકાનોની સંખ્યા વધારે છે કે જે આ પ્રોજેક્ટ દ્વારા નિર્મિત થઇ શકે કારણ કે તમે શરૂઆતમાં મજૂરીમાં ભાગ લઈ રહ્યા છો તેઓએ શું કર્યું તેઓ કુશળ મજૂરો લઇ આવ્યા હતા અને પછી ધીમે ધીમે સ્થાનિક સમુદાયો દ્વારા તાલીમ આપવામાં આવી પછી તેઓને સમજાયું કે તે કેવી રીતે બનાવી શકાય છે અને ગામ લોકોમાંથી કેટલાકને બાંધકામ કુશળતાની તાલીમ આપવાની શરૂઆત થઇ જેથી તેઓ ધીમે ધીમે બાંધકામ ઉદ્યોગમાં પ્રવેશ મેળવી શકે જેથી તે રોજગાર પ્રક્રિયા માટેનો પ્રવેશદ્વાર પણ ખોલી શકે ત્રીજા કિસ્સામાં ડૂઝેસ યુએમકોર ઘરો અહીં રાહત અંગેની યુનાઇટેડ મેથોડિસ્ટ સમિતિ તુર્કી માટે ભૂકંપ પ્રતિરોધક કાયમી આવાસ બાંધવામાં રોકાયેલું હતું કે જે ૨૨૦ સંવેદનશીલ પરિવારોને મળ્યા જેમાં મોટાભાગે સ્ત્રી વડપણ ધરાવતા ઘરો અને વૃદ્ધો અને અપંગો અને આશ્રિતોની મોટી સંખ્યા ધરવતા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે તેથી તે તેના પર ખૂબ ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરે છે પહેલાના કિસ્સામાં પણ તેઓએ વિવિધ લોકોની ભૂમિકાઓ નક્કી કરી છે જેમ વિચારો કે વૃદ્ધ માણસ દેખરેખનું કામ કરી શકે છે અથવા એ પગીનું કામ કરી શકે અને યુવાન છોકરાને ગમે તે કામ આપી શકાય તે જ રીતે મહિલા કે જે તે કરી શકે તેમ હોયઆ રીતે જુદા જુદા જૂથો નક્કી થયા છે અને વિવિધ કર્યોમાં રોકાયેલા છે કોઈ વ્યક્તિ જમવાનું તૈયાર કરે છે તેઓ આ રીતે આખી પ્રક્રિયા સમજી ગયા છે અને તેઓએ એકબીજાને અને પરિવારોને સહકાર આપ્યો હતો કે જેમની પાસે જમીનની કોઈ જોગવાઈ નહોતી અને તેઓને અમુક પ્રકારની તકનીકી સહાયતા અને સામગ્રી યોગદાનની જરૂર હતી કારણ કે કદાચ તેઓ તેમની પાસે જમીન છે અને તેઓ પાસે તે વાપરી શકે તેની જોગવાઈ નથી અને તકનીકી સહાયની પણ આવશ્યકતા છે તેથી જેની પાસે જમીન છે પરંતુ તેમના મકાન બનાવવા માટે હજી કેટલીક તકનીકી સહાયની જરૂર છે ત્યારે તેઓએ શું કર્યું તેઓ વર્નાક્યુલર ગૃહ પદ્ધતિઓ પર પાછા ગયા અને તેઓએ ઓટોમાન સમયમાં પણ ઉપયોગમાં લેવાતી સ્થાનિક પરંપરાગત તકનીકોને અપનાવી અને તેઓએ અલગ મકાનોના પ્રોજેક્ટ્સનો વિકાસ શરૂ કર્યો છે તેથી આ પ્રક્રિયામાં સામગ્રીના પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સમુદાયોને સક્રિય રીતે કાર્યરત કરી શકાય છે અને અહીં તેઓ ખાસ કરીને નબળા જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે સ્ત્રી નેતૃત્વ ધરાવતા પરિવારો અથવા મોટા કદવાળા પરિવારો અને તે જ રીતે અક્ષમ આ રીતે આપણે સેલ્ફ હેલ્પ આવાસ પુનર્નિર્માણના ત્રણ જુદા જુદા મોડ વિશે શીખ્યા અંતે આપણે જે સમજવું છે તે આ જ પ્રક્રિયાનો ભાગ છે સરકારનું કાર્ય અથવા સરકાર કે રાજ્ય સરકારો જરૂરિયાતમંદો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી તો આ બાબત મુખ્યત્વે સમજવી પડશે તેથી અહીંયા વિવિધ ભાગીદારી કામ કરે છે અને આ નાના અભિનેતાઓ માટે સુવિધા પ્રદાન કરવા માટે મળીને કામ કરે છે જેમ કે હું આ વ્યાખ્યાનને એક નાની વાર્તા સાથે સમાપ્ત કરવા માંગુ છું મને લાગે છે કે તમારામાંથી દરેક સસલા અને કાચબોની વાર્તા જાણે છે એકવાર સસલા અને કાચબાએ રેસ રાખીએક હળવી ને એક ભારે કાચબો ખૂબ જ ધીમી ગતિએ ચાલતો હતો અને તે પછી તે ખૂબ જ ધીરે ધીરે ચાલે છે અને સસલું લગભગ પહોંચવાનું પર જ હતું અને તેણે વિચાર્યું હું થોડો સમય સૂઈ જાવ સસલો જાગે ત્યાં સુધીમાં તો કાચબો રેસનું લક્ષ્ય ઓળંગી જાય છે બીજી વાર સસલાને સમજાયું કે આ સમયે મારે સૂવું જોઈએ નહીં તેથી તે ખાતરી કરશે કે તે આ વખતે જીતી જાય ત્રીજી વખતે પાણી રેસ પાણીમાં હતી પરંતુ હવે સસલો તરતો નહતો પરંતુ કાચબાએ તરીને લક્ષ્ય પાર કરી લીધું હવે ચોથા સ્વરુપમા કાચબા અને સસલાને સમજણ મળી સસલું કાચબા પર બેઠું અને તેઓ એક સાથે એક જ લક્ષ્ય પર પહોંચી ગયા અહીં મારો કહેવાનો મતલબ એ છે કે વિવિધ એજન્સીઓ વચ્ચેની ભાગીદારી એકસાથે લાવી શકે છે અને ખરેખર માલિક સંચાલિત પદ્ધતિઓમાં સુધારો કરે છે એજન્સી સંચાલિત પ્રેક્ટિસ્સમાં ભાગીદારી અને સહયોગ જરૂરી છે હું આશા રાખું છું કે તમે તુર્કીમાં સેલ્ફ હેલ્પ ગૃહ નિર્માણના મહત્વ વિશે સમજી શક્યા હશો ખુબ ખુબ આભાર